ડિઝાઇન થીંકીંગ ના સત્રમાં ફરી આપનું સ્વાગત છે હવે આપણે જે વિશેષ વિષય શરૂ કરવાના છે તેને મલ્ટી વ્હાય કહેવામાં આવે છે જે 5 વ્હાયસ તરીકે પણ પ્રખ્યાત છે 70ના દાયકામાં ટોયોટા દ્વારા આ શબ્દ બનાવાયો અને તે કાર્યશાળા માં અત્યંત પ્રસિદ્ધ થયો તે પદ્ધતિ ખૂબ જ સરળ છે આપણે તે અગાઉ પણ જોયું છે અમે તમને એક ઉદાહરણ બતાવ્યું આ 5 વ્હાયસ નો ખરેખર શું અર્થ થાય છે તે માટે આપણે આ પદ્ધતિ થોડી વિગતવાર જોઈશું તે એક પછી એક વ્હાયસ ની શ્રેણી હોઈ શકે પ્રશ્ન એવો છે કે આવું શા માટે થાય છે આવું કેમ થાય છે અને આપને હેરાન કરે છે અહીં આપ વ્હાય ની શ્રુંખલા બનાવી શકો છો એવી રીતે રચના કરો કે જેથી તાર્કિક અને સંયોજિત તર્ક બને આથી આપે શરૂઆતમાં કેટલીક બાબતો ધારવાની છે આપ જ્યારે કોઈ ગ્રાહક સાથે વાત કરો ત્યારે સુસંગત બનાવી શકો આપ અમુક નિષ્ણાંતો સાથે ચર્ચા કરો કે તે ખરેખર અર્થપૂર્ણ છે કે કેમ અથવા તો આપ ફરી ક્ષેત્રમાં જોઈ શકો છો અને માહિતી મેળવી શકો છો તો આ ચકાસવા માટે હું આપને ખૂબ જ સરળ પદ્ધતિ બતાવીશ જેને આપ આબેહૂબ રીતે પ્રસ્તુત પણ કરી શકો છો એ રીતથી સમજવું અત્યંત સરળ છે મેં કહ્યું તેમ એ ટોયોટાના 5 વ્હાયસ અભિગમ પર આધારિત છે તેનો ઉપયોગ આપણે સુવિધા માટે કરીશું આપણે મારા પ્રિય વિદ્યાર્થીના દ્રષ્ટાંત પર પાછા જઈએ જેને વર્ગમાં આવવામાં ખૂબ મોડું થતું હતું અને તે પણ નિયમિત રીતે આપણને આશ્ચર્ય એ થાય કે આવું તે કઈ રીતે કરી શકતો તો હું તે બાબતને ઊંડાણપૂર્વક સમજવા ઈચ્છતો હતો હું તે વિદ્યાર્થીને કઠિન પાઠ આપવા માંગતો હતો મેં પહેલા કહ્યું તેમ આપણે આ બાબતને ઉદાહરણ તરીકે લઈશું જેથી કોઈ પણ સંદર્ભમાં કોઈ પણ વ્યક્તિ સમજી શકે કે 5 વ્હાયસ આ કઈ રીતે કામ કરે છે સૌપ્રથમ તેને પહેલા સ્તર પર જોવા માટે પ્રાથમિક પાયે પ્રથમ વ્હાય જોઈએ પ્રથમ વ્હાય કે વિદ્યાર્થી કયા કારણે નિયમિતપણે એટલો મોડો આવે છે તેનો ઉત્તર છે કે તે મોડો ઉઠે છે આ ઘટનાને આકૃતિના રૂપે જોઈએ તે આ સમયે ઉઠે છે એ જયારે જાગે છે ત્યારે ખુબ જ મોડું થઇ ગયું હોય છે અને તેથી જ તે મોડેથી વર્ગમાં આવે છે આમ અહીં પણ વિલંબ થાય છે તે વર્ગમાં મોડો આવે છે કારણ કે તે મોડો ઉઠ્યો હતો આપ અહીં જે અક્ષ પર જુઓ છો તેની વચ્ચે આ સંબંધ છે નીચેની તરફ X અક્ષ છે અને આપની ડાબી તરફ Y અક્ષ છે જ્યાં આપ વિદ્યાર્થીનું સમયપાલન જોઈ રહ્યા છો આ સાવ સરળ છે કે તે વર્ગમાં મોડો આવ્યો છે કારણ કે તેને જાગવામાં મોડુ થઈ ગયું છે હવે ફરી એક વખત અહીં નીચેની તરફ મેં એક નિશાની કરી છે જે ધારણા છે મને આશ્ચર્ય થાય છે કે તે શું ખરેખર સત્ય છે પરંતુ તેણે મને એવું જ કહ્યું છે તો હું તેની વાતના આધારે જ જઈશ હવે જો હું આ બાબતે વિશ્લેષણાત્મક હોત આ વિશે ખૂબ જ પદ્ધતિસર હોત તો હું દૈનિક ધોરણે ધ્યાન રાખતે કે તે વાસ્તવમાં નિયમિતપણે એક જ સમયે આવે છે તે કયા સમયે સૂઈ જાય છે અને કયા સમયે તે જાગે છે તે માટે આપ અહીં ચિહ્નો અંકિત કરી શકો છો સ્પષ્ટ રીતે નહિ આમ આપ અહીં વિશ્લેષણાત્મક થઈ શકો છો અને ખરેખર ચિહ્નો અંકિત કરી જોઈ શકો છે કે ખરેખર મેળ બેસે છે કે નહિ આ એક રીત છે પરંતુ હજી એક ધારણા છે કે જો તેઓ વહેલા ઉઠ્યા હોત તો સમયસર વર્ગમાં આવ્યા હોત આ મારુ અનુમાન છે હવે આપણે આ સાથ આગળ વધીએ તો બીજો પ્રશ્ન આવે છે તેઓ આ રીતે મોડા કેમ ઉઠે છે વ્હાય સાવ સરળ વાત છે કે જો આપ વર્ગખંડમાં સમયસર આવવા ઇચ્છતા હો તો આપ વહેલા ઉઠી જાઓ પરંતુ સ્પષ્ટ રીતે નહિ તો હવે આપણે વ્હાય તર્કના વધુ આગળના સ્તર પર આવીએ છીએ તેઓ મોડા ઉઠે છે કારણ કે તેઓ મોડા સૂતા હતા માનો કે તેઓ 830 ના વર્ગ માટે 800 વાગ્યે ઉઠ્યા જે ખૂબ મોડું છે કારણ કે તેઓ સવારે 4 વાગ્યે સૂઈ ગયા હતા આ ખૂબ મોડું છે કારણ કે તેઓને પૂરતી નિંદ્રા નથી મળી રહી અહીં જો આપ ફરી X અક્ષ જુઓ તો તેઓનો સૂવાનો સમય મોડા સૂવાનો સમય તેઓના વર્ગની કામગીરી પર અસર કરે છે તેઓ મોડા છે હવે આપણે જો આ ચિત્રની બીજી તરફ જોઈએ કે જો તે વહેલો ઉઠે તો તે વર્ગમાં સમયસર આવશે આ પ્રક્રિયામાં હું ખુશ થઈશ આ દ્વિતીય સ્તર છે જ્યાં તે મોડો સૂવા જાય છે અને તેથી વર્ગમાં મોડો આવે છે જો તે વહેલો સૂવા જાય તો તે સમયસર હશે હવે તર્કના પ્રથમ સ્તરમાં અહીં ફરી અનુમાન ઉમેરવામાં આવે છે તેઓ વહેલા સૂઈ ગયા હતા તેઓ વહેલા ઉઠશે અને તેથી સમયસર વર્ગમાં આવશે એટલું સરળ તો આ આપણું અનુમાન છે ફરી ચકાસવા માટે આપ તે વિષે વિશ્લેષણાત્મક હોઈ શકો છો આપ માહિતીમાંથી મુદ્દાઓ લઈને ચકાસી શકો છો કે આ વાસ્તવમાં સત્ય છે કે કોઈ પ્રકારનું અવલંબન છે આપ આ બાબતે વિશ્લેષણાત્મક થઇ શકો છો ઠીક છે આ તર્કને વધુ આગળના સ્તરે લઇ જવા માટે આ ત્રીજા સ્તરે મેં તેને પૂછ્યું અને તેણે કહ્યું પણ કે મારે ઘણા બધા અભ્યાસક્રમો છે ફક્ત આપનો જ અભ્યાસક્રમ નથી મારે મેનેજમેન્ટ છે મારે આ છે મારે પેલું છે તો તેણે લગભગ 10 અભ્યાસક્રમોની ગણતરી કરી 10 અભ્યાસક્રમો એટલે 10 સમયમર્યાદા આ રીતે ઘણી બધી સમયમર્યાદા છે અને તેથી તે વર્ગમાં મોડો છે આપ જોઈ શકો છો કે તર્ક મને વિશ્વાસ તરફ દોરી જાય છે કે તેણે ઘણા બધા વર્ગો અને અભ્યાસક્રમો લીધા છે તેથી તેને ઘણી બધી સમય અવધિઓ છે આથી તે મોડો સૂવા જાય છે મોડો ઉઠે છે અને મારા વર્ગમાં પણ મોડો આવે છે તો એના માટે સૌથી સરળ ઉપાય એ છે કે ખૂબ ઓછા વર્ગોમાં પ્રવેશ લેવો અને તે ખરેખર સમયસર આવશે ફરી એક વાર આપની પાસે ભૂતકાળની થોડી માહિતી હોય તો તે સમયસર છે કે નહિ તે જોવા માટે આપ તેના સમયપાલન પર નજર કરી શકો જો તેણે થોડા અભયાસક્રમોમાં પ્રવેશ લીધો હોય તો તે સરેરાશ સંખ્યામાં અભ્યાસક્રમોમાં મોડો પડે છે અને ઘણા બધા અભ્યાસક્રમોમાં પ્રવેશ લીધો હોય તો ખૂબ મોડો પડે છે તો આ તર્કનું સ્તર હોય શકે તો આપ આ રીતે આગળ ને આગળ વધી શકો ખરેખર નિરાકરણ અહીં બહુ મોટી બાબત નથી આપ નિષ્કર્ષ લાવી શકો કે આપણે નોંધાયેલા અભ્યાસક્રમોની સંખ્યાને કેવી રીતે ઘટાડી શકીએ જેથી તે વર્ગમાં સમયસર આવે આ વિદ્યાર્થીની બાબતે જે હું જે કામગીરીનું પરીક્ષણ કરી રહ્યો છું એ છે તેનું સમયપાલન તો આપણી પાસે ચલ છે કે તે ઘણા અભ્યાસક્રમો માટે નોંધણી કરાવી શકે અથવા ખૂબ જ ઓછા અભ્યાસક્રમો માટે નોંધણી કરાવી શકે તો મેં કહ્યું તે મુજબ આ ધારણા પર આધાર રાખે છે કે જો તેઓ સમક્ષ ઓછી સમય મુદ્દતો હોય તો તેઓ વહેલા સૂઈ જાય અને જો તેઓ વહેલા સૂઈ જાય તો તેઓ વહેલા ઉઠશે અને જો તેઓ વહેલા ઉઠે તો તેઓ વર્ગ માટે સમયસર હોય છે અહીં ઉપરના ભાગે તર્કની એક વિશાળ રેખા છે સમયપાલનના કાર્ય માટે આ બધું સાચું હોવું જોઈએ હવે હું બીજી સમસ્યા લઈશ આ વ્હાયસ કઈ રીતે કાર્ય કરે છે તે સમજાવવા માટે એક વધુ ગંભીર સમસ્યા લઈશ બીજા દ્રષ્ટાંતમાં મારી પાસે એક ગ્રાહક હતો જેની પ્રાથમિક આવક ઑટોમોબાઇલ સર્વિસિંગ માંથી આવતી હતી તે વાહનોની સંપૂર્ણ મરામત કરતો હતો અને એ જ તેની આવકનો મુખ્ય સ્ત્રોત હતો એની ડીલરશીપ અહીંથી બહુ દૂર નથી તેની તમામ આવક દ્વિ ચક્રીય વાહનોની મરામતમાંથી જ આવતી હતી મેં એક દિવસ નોંધ્યું કે જે રીતે વ્યવસાય ચાલતો હતો એ તેનાથી પ્રસન્ન નહતો તે ખિન્ન લાગતો હતો મેં કહ્યું કે શું થયું આપ કેમ ઉદાસ છો શું આપ જણાવી શકો અને તેણે મને કહ્યું પણ કે મારી સીધી આવક તે તેની સમક્ષ એક મોટી સ્પ્રેડશીટમાં જોઈ રહ્યો હતો તેણે કહ્યું કે આ જુઓ આવક ઘટતી હોય તેવું પ્રતીત થાય છે મેં કહયું કે અરે આ ગંભીર સમસ્યા છે હું સમજી શકું છું આપ મને સમજાવી શકો કે શું થઇ રહ્યું છે દ્વિ ચક્રીય વાહનોની મરામતમાંથી જે આપની સીધી આવક છે તે કેમ આટલી ઓછી છે ઘણું પૂછવા પર તેણે મને જણાવ્યું તેણે કહ્યું કે મેં તે વિશે વિચાર્યું અને નોંધ્યું કે વાહન ખરીદવાના લગભગ બીજા કે ત્રીજા વર્ષ બાદ ગ્રાહકો અહીં મારી કાર્યશાળા પાર આવવાનું છોડી દે છે અને તેઓ કોઈ અન્ય જગ્યાએ જાય છે કહો કે તેઓ કોઈ સ્થાનિક કારીગર શોધે છે અને તેની પાસે મરામત કરાવે છે મેં કહ્યું થોભો થોભો એક ક્ષણ પ્રતીક્ષા કરો એક પછી એક તેનું વિશ્લેષણ કરીએ મારા મગજમાં 5 વ્હાયસ હતા વિવિધ વ્હાય હું તેને ધીમે ધીમે તેને ઉંડાણમાં લઇ ગયો અને તેને પૂછ્યું કે ચાલો એક પ્રશ્ન જોઈએ વાહનોની મરામતમાંથી આવતી આપની આવક આટલી ઓછી કેમ છે મને એક જ વાક્યમાં જવાબ આપો અને તેનો જવાબ હતો કે ગ્રાહકોની મુલાકાતો ઓછી છે પહેલા કરતા ઓછી છે આપ અહીં જુઓ છો તેમ હું તેને આલેખ પર મૂકીશ મારા વિદ્યાર્થીની ઘટનામાં હતો તેને સમરૂપ જ આલેખ છે નીચેના અક્ષ એટલે કે X અક્ષ પર ગ્રાહકની મુલાકાત છે આ ગ્રાહકોની મુલાકાત છે જયારે તે ઓછી હોય છે ત્યારે આપની આવક પણ ઓછી હોય મારા મિત્રએ મને આ જ કહ્યું મારા ગ્રાહક જે મારા મિત્ર પણ છે સારા મિત્ર છે તો તેમણે મને કહ્યું કે જયારે ગ્રાહકની મુલાકાત થોડી હોય છે ત્યારે આવક પણ ઓછી હોય છે દ્ધ પણ સાચું છે જયારે ગ્રાહકની મુલાકાતો વધુ હોય જયારે તેઓ આવતા રહે ઘણા બધા ગ્રાહક આવે ઘણા ગ્રાહકો નિયમિત રૂપે આવતા રહે ત્યારે મારી આવક ખુબ વધુ હોય તો આપણે આલેખ્યું છે તેમ આ રેખીય સંબંધ છે વાસ્તવિકતા આટલી સ્પષ્ટ નહિ હોય અહીં જેટલી રેખીય છે તેટલી સરળ પરંતુ આપને શરૂઆત કરવા માટે અહીં કઈંક છે આ સમજવું સરળ છે તો આપ આલેખ બનાવી શકો છો આપ જાણતા હો તેમ મુલાકાતો અને આપણી આવકનો હિસ્ટોગ્રામ આલેખ આપ ખરેખર તે કરી શકો છો આપ આવક કે એવું કંઈક પણ મૂકી શકો છો અને તેને વધુ વિગતવાર નોંધી શકો છો આપ તે સહસંબંધ જોઈ શકો છો આમ તે સરળ છે તો આપ આ હિસ્ટોગ્રામ આલેખ કઈ રીતે બનાવો છો વારું કાગળનો એક ટુકડો લો દરેક વખતે જયારે ગ્રાહક મુલાકાત લે તેને નોંધો અને જુઓ કે તેમાંથી કેટલી આવક થયી મેં મારા મિત્રને આવું કહ્યું અને અમને વાસ્તવમાં જાણવા મળ્યું કે તે સંબંધિત છે તો અમારા તર્કનું આ પ્રથમ સ્તર સાચું હતું મેં કહ્યું કે એક રીત છે અહીં જ અટકો અને જુઓ કે કઈ રીતે આપણે કાર્યશાળામાં ગ્રાહકની મુલાકાત વધારી શકીએ તેમણે કહ્યું કે વારુ હું વિજ્ઞાપન કરી શકું હું એવું અઠવાડિયું રાખી શકું જ્યાં મજૂરી મફત હોય જેથી કોઈ પણ ગ્રાહક પોતાનું વાહન લઈને આવે વિશેષ કરીને જૂનું વાહન તો મજૂરી મફત હોય એનો અર્થ એ છે કે ઘણા બધા લોકો આવશે અને મારી આવક વધશે આ તેમણે ખુબ જ સીધો ઉપાય વિચાર્યો હતો અથવા તે કહી શકે આ તેમની દીર્ઘ દ્રષ્ટિ છે આ ટૂંકા ગાળામાં કામ કરે છે દર વખતે જયારે વિજ્ઞાપન હોય ત્યારે તેમની પાસે આવક હોય છે અને પછી ઘટી જાય છે કારણ કે લોકો ફરી તેમના સ્થાનિક કારીગર પાસે જતા રહે છે વિજ્ઞાપન ચાલે ત્યાં સુધી બરાબર હોય છે તો હવે પૂછવા યોગ્ય પ્રશ્ન એ છે કે વધુ ગ્રાહકો કેમ આવતા નથી જેના પરિણામે મારી આવક વધુ થાય તો તેમની પાસેથી ઉત્તર તેમના જ શબ્દોમાં આ મારા ગ્રાહક છે હું તેઓનું ધ્યાન રાખું છું તેમણે મને એમ પણ કહ્યું કે આમાંના ઘણા ગ્રાહક આ કાર્યશલાથી ખૂબ દૂર રહે છે અને મેં નોંધ્યું છે કે જે લોકો નજીકમાં રહે છે ફક્ત તે લોકો જ વારંવાર મુલાકાત લે છે તો આ તેમનો તર્ક હતો મેં કહ્યું કે ઠીક છે ચાલો બીજા આલેખ પાર આવીએ જે છે અહીં થી ગ્રાહકનું અંતર જો અંતર વધુ હોય તો આવક ખરેખર થોડી હોય અને તેથી વિપરીત સ્વાભાવિકપણે કે જો તેઓ નજીક હોય તો મારી આવક વધુ હોય તો મેં તેમની પાસેથી જ સાંભળ્યું કે આ સીધો સંબંધ છે કારણ કે ઓછી આવકનું કારણ ગ્રાહકના સ્થાનથી વધુ અંતર છે આ મારા તર્કનું દ્વિતીય સ્તર હતું આ ઘટનામાં હવે આપ ત્તૃતીયા સ્તર ચતુર્થ સ્તર એમ આગળ જઈ શકો અહીં આપ ફરી અટકી શકો અને કહો કે જ્યાં કાર્યશાળા છે ત્યાંથી આપ ગ્રાહકના સ્થાનનું અંતર કઈ રીતે ઘટાડી શકો ઉત્તર તેમના મગજમાં પહેલેથી જ હતો અને તેઓએ કહ્યું પણ કે હું શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યશાળા ચલાવી શકું પણ ત્યાં જ સમસ્યા છે જો તેઓ કરવા માટે સમર્થ હોય તો તે એક ઉપાય છે તેઓ જેની પાસે કાર્યશાળા હોય તેવા કોઈની સાથે જોડાઈ શકે સ્થાનિક કારીગરો સાથે પણ મારો અર્થ એ છે કે તેમને હરીફ કેમ માનવા આપ તેઓને આપણા સહયોગી પણ બાનવી શકો અને જો તેઓ તૈયાર હોય તો કહો કે હું આપણે ચોક્કસ ટકાવારી આપવા તૈયાર છું જો આપ તેઓને મારા સુધી લાવી શકો તો હું મારી આવકનો અમુક ભાગ આપવા તૈયાર છું આમ આપણે ખરેખર એક વ્યવસ્થા કરી શકીએ છીએ તો અહીં ભાર વિચાર પર કે વિચારની બુદ્ધિમતા પર નથી પરંતુ ગ્રાહકના સ્થાનથી દૂરના અંતરને ગ્રાહકના સ્થાનથી નજીક લાવવાનો અભિગમ છે આમ આપના વિચારો આ રીતે હોવા જોઈએ જેથી આપ આવક વધારી શકો આપ અહીં X અક્ષ પર જોઈ શકો આપણે ગ્રાહકના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ અને અહીં હું કંપનીના દ્રષ્ટિકોણથી જોઉં છું બીજી તરફનો પક્ષ તો આ બંને પક્ષો વચ્ચે સંઘર્ષ છે જો આપ એક દ્રષ્ટિકોણથી જુઓ તો આપને એવું લાગશે કે તેઓ સપર્ધામાં છે અને તેથી જ આપે બંને તરફથી જોવું પડશે એ જુઓ કે તેઓ બંને બંને જ સંતુષ્ટ હોય મારા વિદ્યાર્થીની બાબતે કે આ ઘટનામાં પણ આપણે બહુ સ્પષ્ટપણે દેખાય છે તે નથી જોઈ રહ્યા આપણે સર્વશ્રેષ્ઠ ઉપાય શોધી રહ્યા નથી ઉદાહરણ તરીકે આપણે ક્યાંક વચ્ચે પણ સ્થિર થઇ શકીએ જો મને આવકનો ભાગ મળી શકે મારા માટે ઠીક છે તો એ સમાધાન થશે જો આપને ચાલે તો ઠીક સારું જો સમસ્યાની પરિસ્થિતિઓ આપને સમાધાનના ઉપાય તરફ લઇ જાય તો ભલે પરંતુ અન્વેષક તરીકે ડિઝાઇન વિચારક તરીકે આપણને બંને વસ્તુ સાથ જોઈએ છે એક સમયે આપણે જેમ અશ્વિનની ટિપ્પણી સાંભળી તે જ અહીં લાગુ પડે છે મરામતથી સીધી ઊંચી આવક અને ગ્રાહકના સ્થાનથી વધુ અંતર એમ આપણને બંને જોઈએ છે તો ગ્રાહકો જ્યાં છે ત્યાં જ રહે અને તે છતાં હું આવક મેળવી શકું મેં ઑટોમોબાઇલ વિષે થોડું જોયું છે વિશેષ કરીને ચાર ચક્રીય વાહનોના ક્ષેત્રમાં તેઓ વાહન લેવા અને મૂકવાની સેવા આપે છે આમ ગ્રાહક જ્યાં હોય ત્યાં જ રહે અને તેઓનું વાહન વધુ સારું થઈ શકે જરૂર નથી કે ગ્રાહક છેક કાર્યશાળા સુધી આવે જે વાસ્તવમાં સમસ્યાનું મૂળ છે મૂળ સમસ્યા ગ્રાહકના સ્થાનથી અંતર નથી પરંતુ ગ્રાહક જેટલું અંતર મુસાફરી કરે એ સમસ્યાનું મૂળ છે આમ શબ્દ યોજના ખરેખર બદલાઈ શકે છે જો આપ તે બદલે તો આપને વાસ્તવમાં એ રૂપે નિરાકરણ મળી શકે છે તેઓએ કે તેણીએ મુસાફરી કરવાની જરૂર નથી છેક કાર્યશાળા સુધી આવવાની આવશ્યકતા નથી પરંતુ આપ મરામત કરતા લોકો ગ્રાહકના સ્થાને જઈને વાહનને લાવી શકો છો અને અંતે તેને મૂકી શકો છો તો હવે તે આપણને સંઘર્ષના આગળના સ્તરે દોરી જાય છે કહો કે મને પ્રયાપ્ત લોકો કઈ રીતે મળશે જો ઘણા બધા લોકો મરામત માટે પૂછે છે તો કઈ રીતે તે હકીકતમાં કરી શકું કે આ સેવા પૂરી પડતા લોકો આખા શહેરમાં જઈ શકે ગ્રાહકો ગમે ત્યાં હોય ત્યાંથી તેમના વાહનો લેવાના અને દિવસના અંતે ફરી મૂકી દેવાના તો હવે આ બીજું સમસ્યાનું નિવેદન થશે તો આપણે હવે આ આલેખો તેમજ વ્હાય વિવિધ વ્હાયસ ના સ્તરનો ઉપયોગ કરીને એક પછી એક સ્તર પાર કરીશું પછીના વિભાગમાં આપણે રજૂ કરેલા ઉકેલોને કારણે ઉદ્ભવતા વિરોધાભાસો તરફ ધ્યાન આપીશું આપ જાણો છો કે આ પૂર્વેના સ્તરે પણ આપણે એક ખ્યાલ રજૂ કર્યો હતો વિજ્ઞાપનનો ઉપાય જેથી મજૂરીનો ખર્ચ વધશે અને આપની આવક ઘટશે જો આપને મારો ઉપાય યાદ હોય તો ફક્ત મફત મજૂર અઠવાડિયું છે અને તે અઠવાડિયામાં મેં ખરેખર મજૂરીથી થતી આવક ગુમાવી છે તો હવે આપણે કઈ રીતે મજૂરી ખર્ચ અને છતાંય મારી આવક વધુ હોય તદુપરાંત આ કિસ્સામાં ગ્રાહક વારંવાર આવે આગળ આપણે આ સંઘર્ષ વિષે વાત કરવાના છીએ